બધા ને નમસ્કાર એન્જિનિયરિંગ ડ્રોઈંગ અને કોમ્પ્યુટર ગ્રાફિક્સ પરના અમારા એનપીટીઈએલ ઓનલાઇન પ્રમાણપત્ર અભ્યાસક્રમ માં આપનું સ્વાગત છે હું આઈઆઈટી ખડગપુર ના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગ નો પ્રાધ્યાપક રાજારામ લકારાજુ છું અમે એન્જિનિયરિંગ ડ્રોઈંગ ની રજૂઆત પર મોડ્યુલ 1 વર્ગ નંબર 6 માં છીએ આજના વર્ગમાં અમે સંક્ષિપ્તમાં વિશેષ પરિમાણ વાળી વસ્તુ અને ટોલરન્સ પરિમાણ માં માન્ય તફાવત તરફ ધ્યાન આપીશું છેલ્લા વર્ગમાં પરિમાણ વિશે ના વિશેષ મુદ્દાઓ પર અમે પરિમાણો લખવાની વિવિધ રીતો તરફ ધ્યાન આપ્યું ઉદાહરણ તરીકે જો તે વધારે સ્ટેપ વાળા સિલિન્ડર હોય તેથી કે દૃશ્યની બીજી બાજુ એ આપણે એક સ્ટેપ જેવું છે જો વ્યાસ હોય તો તે જોવાનો પ્રયાસ કરો કે આપણે phi ચિન્હ નો ઉપયોગ કરીએ છીએ અને નાનું અંદરની તરફ અને સૌથી મોટું તે બહારની તરફ આપણે તે રીતે લખવાની કોશિશ કરીએ છીએ તેથી તેમના વ્યાસ દ્વારા તેઓને પરિમાણ આપવું જોઈએ ખાસ કરીને તે લંબચોરસ તરીકે દેખાતા દૃશ્યમાં પરિમાણ હોવુ જોઈએ તેથી જો આપણી પાસે વધારે સ્ટેપ વાળા સિલિન્ડર છે આ પ્રકારની વસ્તુ જો આપણે આ દૃષ્ટિકોણથી જોઈએ છીએ તો તે લંબચોરસ ની જેમ દેખાય છે તે કિસ્સામાં આપણે વ્યાસ ને આ રીતે બતાવીશું અમે સામાન્ય રીતે આ દૃશ્યમાં વ્યાસ બતાવતા નથી જે બધું આમાંથી માનવામાં આવે છે જો ત્યાં ટેપર્ડ જગ્યા ઓ જેવું કંઈ છે ઉદાહરણ તરીકે અહીં આપણી પાસે લંબચોરસ હોવાને બદલે ટેપર્ડ જગ્યા છે કદાચ ઓબ્જેક્ટ માં આવી જગ્યા હશે તે કિસ્સામાં અમે તેની ઊંચાઈ બતાવીએ છીએ અને અમે તેની લંબાઈ 20 એકમ અને 60 એકમ પણ બતાવીએ છીએ સપાટ અંત અને તેમના ટેપર ઢાળ વચ્ચે એક બાજુના અંતરની ઊંચાઈ ફ્લેટ ટેપર્સ પ્રતીકનો ઉપયોગ કરીને આપીએ છીએ અમે સામાન્ય રીતે ટેપર્ડ જગ્યાઓ માટે આ રીત વાપરીએ છીએ અહીં આપણે આ પરિમાણો બતાવી રહ્યાં છીએ અને ટેપર્ડ આકારના પ્રતીક સાથે ટેપર્ડ જેવું કંઈક પણ આ તે રીતે છે જે આપણે બતાવીએ છીએ અને આ ટેપર કદાચ તે ગુણોત્તરમાં વધશે આ રીતે કોઈપણ ટેપર વસ્તુઓ આપણે આગળ વધારીએ છીએ અને બતાવીએ છીએ બીજી રીત છે એક બાજુની ઊચાઇ આપવી કદાચ ટેપર ની લંબાઈ અને ટેપર્ડ ફેસ નો ઢાળ તેથી ટેપર ની લંબાઈ 60 એકમ છે અને તે આડી રેખા સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે છે તેથી તે રીતે આપણે આ એક પ્રતીક ગુણોત્તર કેવી રીતે બદલાશે તે આપીને તે બતાવી શકીએ છીએ બીજી રીત ઢાળ અને ખૂણા એંગલ angle દ્વારા છે આ વિશેષ પરિમાણ ની બે રીત છે એ જ રીતે જો આપણી પાસે થ્રેડ સ્ક્રૂ વગેરે છે તો અમે પરિમાણિક હેતુ અને અન્ય વસ્તુઓ માટે સીધા જ થ્રેડ દોરી શકતા નથી અમે ખાસ પરિમાણો બતાવીએ છીએ જે દર્શાવે છે કે આ થ્રેડ છે ઉદાહરણ તરીકે જો આપણે પેન લઈએ જે સ્ક્રુ અને થ્રેડ પ્રકારના સંયોજનો સાથે બે ભાગમાં ખોલી શકાય છે તેથી તેમાં ના એકમાં બાહ્ય થ્રેડ હોઈ શકે છે અને બીજામાં આંતરિક થ્રેડ હશે તેથી જ્યારે અમે બોલ્ટ નટ પેન સ્ક્રૂ કેપ્સ વગેરે માટે આ પરિમાણો બતાવીએ છીએ ત્યાં હંમેશા બાહ્ય થ્રેડ અને આંતરિક થ્રેડ હોય છે તેથી આ આંતરિક થ્રેડ અને બાહ્ય થ્રેડ બતાવવાની વિવિધ રીતો છે વધુ વિગતો આપણે ભવિષ્યના વર્ગોમાં શીખીશું જો કે જ્યારે પણ આપણે આ પ્રકારના લંબચોરસ ભાગો ટેપર્ડ ભાગો અને કર્વ અને રેખાઓ જોઈએ છીએ તે સૂચવે છે કે તે થ્રેડ સાથે વ્યવહાર કરે તેવું માનવામાં આવે છે તદુપરાંત અમે સામાન્ય રીતે આ થ્રેડ અમે બતાવીશું તે મેટ્રિક M ભાગો દ્વારા બતાવીએ છીએ તે હેતુ માટે મેટ્રિક થ્રેડ ત્યાં એક પ્રતીક M છે જેનો વ્યાસ 12 મીમી હોઈ શકે છે તેથી જો તે બાહ્ય થ્રેડ હોય તો આપણે તેને બાહ્ય બાજુથી બતાવીએ છીએ આ તે છે કે જેના પર આપણી પાસે થ્રેડ છે તેથી M 12 અમે બતાવીશું કે જો તે તે રેનોલ્ડ્સ પેનના સફેદ રંગના ભાગ જેવું છે જે આંતરિક થ્રેડ ધરાવે છે તે કિસ્સામાં આંતરિક ભાગો અમે તેને બતાવવા જઈ રહ્યા છીએ એ જ રીતે જ્યારે પણ આ થ્રેડ બોલ્ટ્સ નટ અને અન્ય પ્રકારની વસ્તુઓ સામેલ થાય છે ત્યારે આપણે સામાન્ય રીતે ડ્રિલ્ડ હોલની ઊડાઈ સાથે જઈએ છીએ ઉદાહરણ તરીકે આ ઓબ્જેક્ટ ની અંદર એક છિદ્ર હોય છે જેમાં થ્રેડ હોય છે તેથી ઊડાઈ હંમેશાં જરૂરી હોય છે ઉદાહરણ તરીકે અહીં આ કિસ્સામાં 12 મીમી તેથી એક છેડેથી તે 22 મીમી બતાવવામાં આવે છે તેથી અહીંથી તે આ ભાગ સુધી 22 મીમી છે અને થ્રેડ કદાચ આ સ્તર સુધી તે છિદ્ર બનાવેલ છે પરંતુ થ્રેડીંગ ફક્ત આ સ્તર સુધી કરવામાં આવે છે તેથી તે કિસ્સામાં થ્રેડ ની લંબાઈ 18 મીમી પણ બતાવવી પડશે કે આ 18 મીમી છે આ થ્રેડો અને વિશેષ સ્ક્રુ જગ્યા ઓ બતાવવામાં આવી છે અમે હંમેશાં તેના જુદા જુદા દ્રશ્યો બતાવીએ છીએ જેમ કે આગળનો દેખાવ અને બાજુનો દેખાવ કારણ કે આ એક થ્રેડ પ્રકારની વસ્તુ બાહ્ય થ્રેડ છે જો તમે આ બાજુથી જોઈ રહ્યા હોવ અથવા કદાચ આ બાજુથી તે વર્તુળ જેવું લાગે છે જેના પર આપણે થ્રેડ છે એવું કહીએ છીએ તેથી તે કિસ્સામાં આપણી પાસે આંતરિક પરિમાણ પણ છે વધુ વિગતો આપણે તે વિશે ભવિષ્યના વર્ગોમાં શીખીશું સામાન્ય રીતે આપણે ફક્ત તે પરિમાણો માટેના પ્રતીકને જોઈને આપણે તે સમજવાની સ્થિતિમાં હોઈશું કે ડ્રોઈંગ માં વ્યાસ અથવા ગોળાકાર વ્યાસ ત્રિજ્યા નો સમાવેશ થાય છે કે નહીં જો આપણે phi નો ઉપયોગ કરી રહ્યા હોઈએ તો તે વ્યાસ નું પ્રતિનિધિત્વ કરે છે જો તે S Phi જેવું કંઈક હોય તો તે સૂચવે છે કે ગોળાકાર વ્યાસ ત્રિજ્યા માટે આપણે R સાથે અને ગોળાકાર ત્રિજ્યા માટે આપણે SR પ્રતીકો સાથે જઈએ છીએ જો આ ચોરસ ઘટકો છે તો આપણે પ્રતીક ચોરસ નો ઉપયોગ કરીશું કેટલીકવાર અમે નળાકાર પદાર્થોને રજુ કરવા જઈએ છીએ તે સંજોગોમાં આપણે CYL નો ઉપયોગ સિલિન્ડર તરીકે કરીએ છીએ એ જ રીતે જ્યારે પણ પ્લેટ પર આ વધારે છિદ્રો બનાવવામાં આવે છે ત્યારે ત્યાં એક પીચ વ્યાસ રજૂ કરવામાં આવશે જેમાં આપણે સામાન્ય રીતે આ PCD પિચ વર્તુળ વ્યાસ સાથે જઈએ છીએ જો વસ્તુઓ સરખા અંતરવાળી હોય તો અમે EQSP ઇક્વિ સ્પેસ પ્રકારની વસ્તુઓ સાથે જઈએ છીએ તેવી જ રીતે અન્ય વસ્તુઓ જેવી કે જો તે શંકુદ્રૂપ ટેપર છે તો અમે તેનો ઉપયોગ તે રીતે કરીએ છીએ જો તે ફક્ત એક ફ્લેટ ટેપર સપાટ ટેપર હોય તો આપણે તેનો ઉપયોગ આ રીતે કરીએ છીએ આ કંઈક ફ્લેટ ટેપર સપાટ ટેપર પ્રતીક જેવું છે જો તે શંકુદ્રૂપ પ્રકારનું ટેપર છે તો આપણે આનો ઉપયોગ કરીએ છીએ થ્રેડ અને અન્ય વસ્તુઓ માટે સામાન્ય રીતે અન્ય ઘણી વસ્તુઓ આપણે સામાન્ય રીતે આ પ્રતીકો M જોતા હોઈએ છીએ તેનો અર્થ એ છે કે આ થ્રેડ બનાવવાની એક રીત મેટ્રિક થ્રેડ છે ત્યાં વિવિધ પ્રકારના છિદ્રો છે અને તેથી તેની પર કાઉન્ટર બોર કાઉન્ટરસિંક્સ જેવી વસ્તુઓ અને તેથી વિશેષ ચિહ્નો એવા છે જે લોકો સામાન્ય રીતે તેનો ઉપયોગ કરે છે તેથી ડ્રોઈંગ શીટ ચિહ્નો પર આ એકમોનું પરિમાણ સૌથી મહત્વની બાબત છે જો તમે કોઈ મશિનિસ્ટ્સ ને યંત્ર-ચાલક જણાવવા માગતા હો તો હવે ડ્રોઇંગ માટેના આ બધા પરિમાણો 12 મીમી કહેવા જેવા એકદમ સરસ છે પરંતુ જો આપણે કોઈ મશીનિસ્ટને 12 મીમી પ્રકારનું ઓબ્જેક્ટ તૈયાર કરવાનું કહીએ તો તે લંબાઈ હોઈ શકે છે જે 12 મીમી બનાવવાનું શક્ય નથી હંમેશા પ્લસ અથવા માઇનસ વિચલનો શક્ય હોય છે કારણ કે આપણે મશીનો સાથે કામ કરી રહ્યા છીએ ત્યાં ઘણા પરિબળો છે જે આ મશીન ને પ્રભાવિત કરે છે ઉદાહરણ તરીકે અમે ટર્નિંગ ઓપરેશન કરવા માંગીએ છીએ જ્યાં આપણે 20 મીમી ના સિલિન્ડર બનાવવાનું પસંદ કરીએ છીએ જો કે યાંત્રિક કંપનો તાપમાનની ભિન્નતાને કારણે એક નાનું વિચલન આ લેથ મશીનમાં શક્ય છે તેથી વસ્તુઓ હંમેશાં શક્ય હોય છે કે તે વધારે હોઈ શકે છે તે તે ઓબ્જેક્ટ થી ઓછુ હોઈ શકે છે ઘણા પરિબળો આ ચીજોને પ્રભાવિત કરે છે તેથી સામાન્ય રીતે 12 મીમી અથવા 20 મીમી સૂચવવાનું એ સારો વિચાર નથી 20 થી 20 5 મીમી નો ઉલ્લેખ કરવો હંમેશાં સારું છે અને 19 5 મીમી અથવા કદાચ કંઈક 20 વત્તા અથવા ઓછા 0 05 મીમી આવા પ્રકારના પરિમાણો જેને આપણે રજૂ કરીએ છીએ તે ટોલરન્સ પરિમાણ માં માન્ય તફાવત કહેવામાં આવે છે ચાલો આપણે આ ટોલરન્સ પરિમાણ માં માન્ય તફાવત વિશે વધુ શીખીશું ટોલરન્સ પરિમાણ માં માન્ય તફાવત ની મૂળ વ્યાખ્યા એ ભાગ ના માપ અને ભૂમિતિમાં ચોક્કસ તફાવત માટેનો જથ્થો છે કોઈ પણ પદાર્થ ચોક્કસ માપ સાથે બનાવવામાં અને ફરીથી બનાવવામાં આવશે નહીં જો આપણે તેને અનેક વખત માટે બનાવવામાં માંગતા હોઈએ તો હંમેશા તેની અંદર વિવિધતા આવી જાય છે તેથી સમાન માપ અને સમાન ભૂમિતિના પદાર્થ બનાવવાનું ચોક્કસપણે શક્ય નથી તેથી ટોલરન્સ પરિમાણ માં માન્ય તફાવત નો સ્વીકાર્ય વિવિધતાને નિર્ધારિત કરે છે તેથી કોઈપણ ગુણવત્તા નિરીક્ષણો અને તેથી વધુ આ હેતુની ટોલરન્સ પરિમાણ માં માન્ય તફાવત ની મર્યાદા સખત રીતે લાદવામાં આવે છે જો ત્યાં કોઈ મોટી વિવિધતા હોય તો તે ભાગની કાર્યક્ષમતાને અસર કરી શકે છે ઉદાહરણ તરીકે આપણે એક સરળ રેનોલ્ડ્સ પેન લીધી છે જો આપણે લઈએ છીએ તો તેમાં સ્ક્રૂ અને બીજો ભાગ એમ બંને છે તેથી જ્યારે આપણે આ રેનોલ્ડ્સ પેનના વાદળી રંગનો ભાગ દોરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ જો થ્રેડ ખૂબ નાનો છે તો તે તરત જ તે પેન ગુમાવે છે અને ભાગની કાર્યક્ષમતા ગંભીર રીતે અસર કરે છે જો તે થ્રેડ ખૂબ મોટો છે તો કદાચ તે તે ઓબ્જેક્ટ માં પણ ફીટ બેસશે નહીં તેથી મોટો તફાવત હંમેશાં આ ભાગોની કાર્યક્ષમતાને અસર કરે છે પણ ઉદાહરણ તરીકે આંગળી માં પહેરવા મા આવતી વીંટી છે જેનો આપણે ઉપયોગ કરીએ જો તે ખૂબ મોટી હોય તો આપણે તે વીંટીને અસરકારક રીતે પહેરી શકતા નથી જો તે ખૂબ નાની હોય તો તે આપણી આંગળીમાં પણ બેસતી નથી તેથી કોઈપણ બાબત જે આપણે આ ટોલરન્સ પરિમાણ માં માન્ય તફાવત ની વસ્તુઓ સાથે લઈએ છીએ જો તેમાં મોટો તફાવત હોય તો તે ભાગની કાર્યક્ષમતા પર ગંભીર અસર કરે છે જો કે જો આપણે તેને સચોટ બનાવવા માંગતા હોઈએ એનો અર્થ એ કે આપણે વિવિધ નાનો તફાવત લાવવા જઈ રહ્યા છીએ પછી કોઈએ ખૂબ કાળજી લેવી પડશે અને તે ઘટક બનાવવા માટે તે ખૂબ મોંઘા થશે તેથી કોઈએ આ નાના તફાવત સાથે નોંધપાત્ર વિવિધતા માટે કાળજીપૂર્વક રમવાનું છે તેથી એક તરફ તે ખર્ચમાં વધારો નહીં કરે આ ખર્ચ સમય માંગતો હોઈ શકે છે ઉત્પાદનની દ્રષ્ટિએ તમે કેટલી માત્રામાં તેને તૈયાર કરવા માંગો છો તે પણ ખર્ચ પર અસર કરે છે અને ઘણી વસ્તુઓ તેથી સામાન્ય રીતે ઉદ્યોગો આ નાના તફાવત અને મોટા તફાવતને ઓપ્ટિમાઇઝ કરવાનો પ્રયાસ કરે છે ટોલરન્સ પરિમાણ માં માન્ય તફાવત ચાલો આપણે મશીનીંગ પ્રક્રિયાઓમાં પ્રમાણભૂત ઉદાહરણ જોઈએ અમે કોઈક ને ને એસેમ્બલી સંયોજન તરીકે ઓળખીએ છીએ આ તે વ્યક્તિગત ઘટકો છે જે અમે તેને ઠીક કરીએ છીએ અને તેને અંતિમ ઉત્પાદનની જેમ બનાવીએ છીએ ચાલો ચશ્મા જેવુ ઉદાહરણ પસંદ કરીએ આ એક એસેમ્બલી સંયોજન છે જે આ સામાન્ય કાચ નો બનેલો છે કદાચ ફ્રેમ આ ફ્રેમ છે કદાચ ત્યાં સાંધા હશે તે સાંધામાં સ્ક્રૂ ગ્લાસ સ્ક્રૂ અને ફ્રેમ હશે આને આ ચશ્મા ના ભાગો કહેવામાં આવે છે જ્યારે તમે તેમને યોગ્ય રીતે ભેગા કરો ત્યારે તમે કોઈ એસેમ્બલી સંયોજન મેળવવાની સ્થિતિમાં હોવ કે એસેમ્બલી સંયોજન વિધેયો ને ચશ્મા ની જેમ બનાવે છે ચાલો હવે આપણે તે ફ્રેમમાં અલગ અલગ વસ્તુ જોઈએ આ ફ્રેમ છે અમે એક ગ્લાસ મૂકવા માંગીએ છીએ ચાલો આપણે આ ગ્લાસ બનાવીએ કે આ તે કાચ છે જે આપણે ફિટ કરવા માંગીએ છીએ સૌ પ્રથમ આ પરિમાણ જુવો તેના જેવા સમાન પરિમાણો તૈયાર કરવા સરળ ન હોય તો આ પરિમાણ જોઈએ જો આપણે તેને જોડવા એક નાનો તફાવત બનાવીએ છીએ તો કદાચ યાંત્રિક તાણની જેમ ટ્વિસ્ટેડ થઈ શકે તેથી આ ગ્લાસને તેમા ફિટ જોડવાની કરવા જેવી મુખ્ય કાર્યક્ષમતા આપણે પ્રાપ્ત કરી શકતા નથી તે યાંત્રિક તાણમાં થોડો વધારો કદાચ તાપમાન ની ભિન્નતા અથવા સપાટી ના ઘર્ષણ અને અન્ય વસ્તુઓમાં તે તેની કાર્યક્ષમતા પર ગંભીર અસર કરે છે પરંતુ જો આપણે તેને નાનું બનાવીએ તો આ એક નાનું માપ છે પરંતુ આ મોટા તે ફક્ત તે ઓબ્જેક્ટ માંથી બહાર આવે છે જો તે ખૂબ મોટું છે જો આ એક મોટું છે અને જો આ નાનું છે તો તે ખરેખર તેમાં ફિટ થઈ શકશે નહીં તેથી જો ભાગોના પરિમાણો ના મૂલ્યો ચોક્કસ શ્રેણીમાં આવતા નથી તો ભાગો ઘણીવાર એક સાથે બંધ બેસતા નથી ઉદાહરણ તરીકે ચાલો ધ્યાનમાં લઈએ કે આ પરિમાણ 25 મીમી છે આ એક 25 મીમી યોગ્ય ફિટ છે કદાચ જ્યારે તમે આ બનાવતા હોવ ત્યારે તે શ્રેણી 25 1 મીમી થી 24 9 મીમી સુધીની હોય છે જો આ એક 25 ની છે તો તે તે પદાર્થમાં બંધ બેસે છે જો તે 26 છે તો તે ચોક્કસપણે તે તે પદાર્થમાં બેસશે નહીં કે તેને તે રીતે ફીટ કરવાની અન્ય રીતો માટે કોશિશ કરવી પડશે તેથી જો ભાગોના પરિમાણો ના મૂલ્યો ચોક્કસ શ્રેણીમાં આવતા નથી તો ભાગો ઘણીવાર એક સાથે બંધ બેસતા નથી ઉદાહરણ તરીકે તમે તમારો એક ગ્લાસ તોડી નાખ્યો તમે બદલવા માંગો છો તમે તેને ની સાથે બદલવા માંગો છો જો બદલેલા રિપ્લેસમેન્ટ ભાગનો ઉપયોગ કરવામાં આવે છે તો તે વિચલનની અમુક મર્યાદામાં મૂળ ભાગની ડુપ્લિકેટ હોવું આવશ્યક છે તેથી જ્યારે ઉદ્યોગો આ પ્રકારના ઉત્પાદનો ના ગુણાકારમાં ઘણા ભાગો બનાવે છે ત્યારે આ ટોલરન્સ પરિમાણ માં માન્ય તફાવત સાથે ખૂબ કાળજી લેવી પડે છે પુનરાવર્તન ખૂબ જરૂરી છે કારણ કે તમે તેને તોડ્યું છે અને તમે તેને બદલવા માંગો છો તેથી તેને બદલવા માટે તમારે ચોક્કસ પરિમાણો ના સમાન પ્રકારના ઘટકો ની જરૂર છે જો શક્ય ન હોય તો કંઈક આ ટોલરન્સ પરિમાણ માં માન્ય તફાવત સાથે રમવાનું છે આ એક સામાન્ય પ્રથા છે ખર્ચ જે સામાન્ય રીતે ઓછી ટોલરન્સ પરિમાણ માં માન્ય તફાવત સાથે વધે છે નાના ટોલરન્સ પરિમાણ માં માન્ય તફાવતને બનાવવા ખર્ચમાં ઘાતક વધારો થાય છે નાના ટોલરન્સ પરિમાણ માં માન્ય તફાવતવાળા ભાગોને ઘણીવાર ઉત્પાદનની વિશેષ પદ્ધતિઓ ની જરૂર પડે છે ફક્ત તે જ ખર્ચની બાબતમાં નથી જો તમે તે તૈયાર કરવા માટે ખૂબ જ નાના ટોલરન્સ પરિમાણ માં માન્ય તફાવત મૂલ્યો પર જઇ રહ્યા હોવ તો આપણ ને વિશેષ ઉપકરણોની જરૂર હોય નાના ટોલરન્સ પરિમાણ માં માન્ય તફાવત વાળા ભાગો નુ ઘણી વાર નિરીક્ષણ અને ભાગોના અસ્વીકાર કરવા જરૂરી છે આ પ્રકારની નાની ટોલરન્સ પરિમાણ માં માન્ય તફાવત ની કાળજી લેવા આપણે કેટલી કાળજી લઈશું દિવસના અંતે તેનુ નિરીક્ષણ કરવું પડશે જરૂરી ટોલરન્સ પરિમાણ માં માન્ય તફાવત થી નાનું વિચલન ત્યાં એક ઉચ્ચ સંભાવના છે કે ભાગ ને નકારી કાઢવામાં આવશે તેથી નાની ટોલરન્સ પરિમાણ માં માન્ય તફાવત માં હંમેશાં નિરીક્ષણની વસ્તુ વધુ હોય છે અને ઘણી સંભાવના છે કે ઘણા ભાગો નકારી કાઢવામાં આવશે તેમ છતાં તે ઓછા ટોલરન્સ પરિમાણ માં માન્ય તફાવત રાખવા એ સારી પ્રથા છે જેને કારણે તે પોતે જ પડકારજનક છે અમે આ ટોલરન્સ પરિમાણ માં માન્ય તફાવત ને વિવિધ રીતે સ્પષ્ટ કરીએ છીએ ઉદાહરણ તરીકે તે માપ પર આધારિત હોઈ શકે છે તે ભૂમિતિ પર પણ આધારિત હોઈ શકે છે માપ માટે ચાલો આપણે જોઈએ તે પરિમાણમાં માન્યતા વાળી વિવિધતાને સ્પષ્ટ કરવા મર્યાદિત કરે છે આનો અર્થ એ કે તે લંબાઈ પહોળાઈ ઊંચાઈ અથવા વ્યાસ માં હોઈ શકે છે જે ડ્રોઇંગ્સ મા દોરવામાં આવે છે આ પ્રકારની વસ્તુઓ જો આપણે તે વિશે વાત કરી રહ્યા છીએ તે ભૂમિતિ વિશે ના માપમાં ટોલરન્સ પરિમાણ માં માન્ય તફાવત વિશે છે તો અમે આ ટોલરન્સ પરિમાણ માં માન્ય તફાવત વિશે પણ વાત કરીએ છીએ ભૌમિતિક ટોલરન્સ પરિમાણ માં માન્ય તફાવત માટે તે ટોલરન્સ પરિમાણ માં માન્ય તફાવતના સ્પષ્ટીકરણ ની મંજૂરી આપે છે ભાગની ભૂમિતિ તેના માપ થી અલગ છે હું એક લંબચોરસ દોરવા માંગું છું પરંતુ કદાચ ત્યાં એક નાનો તફાવત છે જે તે ટ્રેપેઝિયમ પ્રકારની વસ્તુની જેમ લાગે છે આ ભિન્નતા ખૂબ ઓછી છે ચોરસ હોવાને બદલે આવી પ્રકારની વસ્તુ કદાચ આ ટ્રેપઝોઇડલ પ્રકારની વસ્તુ પણ સહન કરવામાં આવે છે અને જેને આપણે ભૌમિતિક ટોલરન્સ પરિમાણ માં માન્ય તફાવત કહીએ છીએ રેખાઓ ની લંબાઈ વ્યાસ ની દ્રષ્ટિએ તે પ્રકારની વસ્તુ જેને આપણે માપ ટોલરન્સ પરિમાણ માં માન્ય તફાવત કહીએ છીએ જેમ મેં કહ્યું હતું કે આપણે સિલિન્ડરની જેમ કંઈક દોરવા માંગીએ છીએ પરંતુ તે થોડો અંડાકાર દેખાશે તે પ્રકારની વસ્તુઓ ભૌમિતિક ટોલરન્સ પરિમાણ માં માન્ય તફાવત પણ છે જેને કોઈએ જાળવવી પડે છે ભૌમિતિક પરિમાણ અને ટોલરન્સ પરિમાણ માં માન્ય તફાવત ભાગની વિવિધ ભૌમિતિક સુવિધાઓને નિયંત્રિત કરવા માટે વિશેષ પ્રતીકોનો ઉપયોગ કરે છે જો કે અમે પહોળાઈ ઊચાઇ વ્યાસ જેવા માપના સંદર્ભમાં તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરી રહ્યાં છીએ કદાચ થોડું લંબગોળ અથવા અંડાકાર પ્રકારની વસ્તુઓ માટેનું વર્તુળ જેનો આપણે વિશેષ પ્રકારના પ્રતીકો નો ઉપયોગ કરીએ છીએ તેનો અર્થ એ કે તે સ્તર સુધી તેની મંજૂરી છે એક પરિમાણ માટે ટોલરન્સ પરિમાણ માં માન્ય તફાવત પરિમાણ અને ટોલરન્સ પરિમાણ માં માન્ય તફાવત સાથે નિર્દિષ્ટ થઈ શકે છે તેને કેવી રીતે રજુ કરવું તે અમે ટૂંક સમયમાં જોશું એક વસ્તુ જે આપણે ધ્યાનમાં લેવાની છે જો હું 25 મીમી જેવું કંઈક કહી રહ્યો છું તો એ ટોલેરન્સિસ પરિમાણ માં માન્ય તફાવત ઉપલા અને નીચલા મર્યાદા વચ્ચે નો કુલ તફાવત છે ઉપરની બાજુ ઉપર હું ક્યા સુધી ખરેખર નીચેની બાજુ જઈ શકું છું તે પરિમાણ સાથે હું ખરેખર ક્યા સ્તર પર જઈ શકું છું તે 24 9 છે અથવા તે 24 99 છે અથવા તે 25 01 જેવું કંઈક છે અથવા તે 25 1 આવા પ્રકારની અપર લોઅર મર્યાદા છે આ કુલ વિવિધતા સાથે વ્યવહાર કરવા માટે કંઈક મર્યાદિત કરો ચાલો આપણે અહીં એક ઉદાહરણ જોઈએ જેમાં અમારી પાસે એક ડ્રોઈંગ શીટ છે જેના પર ઘણા બધા ઘટકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઉદાહરણ તરીકે તે ચાક સ્ક્રૂ અને અહીંની અન્ય ચીજો માટે ટર્નિંગ ઓપરેશન ની કામગીરી માટે રજૂ કરે છે ઉદાહરણ તરીકે ચાલો આપણે આ પસંદ કરીએ આપણે જોઈ શકીએ છીએ કે phi કંઇક વત્તા અથવા ઓછા 0 005 એકમ વાળા વ્યાસ 1 375 એકમનું પ્રતિનિધિત્વ કરે છે તેવી જ રીતે ચાલો આપણે આ એક 1 120 વત્તા અથવા ઓછા 0 005 જોઈએ એ જ રીતે ચાલો આપણે આ વ્યાસની phi 2 7 વત્તા અથવા ઓછા 0 02 જોઈએ તેથી જ્યારે મશીનિંગ પૂર્ણ થાય છે અને જ્યારે ગુણવત્તાની તપાસ કરવામાં આવે છે ત્યારે મુખ્યત્વે ગુણવત્તા નિયંત્રણ ગેજ થી તપાસવામાં આવે છે ત્યારે આ એન્જિનિયરિંગ ડ્રોઈંગ શીટ જેવુ છે કે કેમ તે ઓબ્જેક્ટ માટે આ ટોલરન્સ પરિમાણ માં માન્ય તફાવત પ્રાપ્ત થાય છે કે નહીં જો કોઈ તે બાહ્ય વર્તુળના વ્યાસને માપે છે જો તે 2 75 એકદમ બરાબર છે જો તે 2 77 જેવું કંઈક છે તે પણ બરાબર છે જો તે 2 73 એકમ જેવું કંઈક છે જે સંપૂર્ણ રીતે બરાબર છે કારણ કે આ વત્તા અથવા ઓછા 0 02 રજૂ કરે છે જો પણ કદાચ 2 78 છે તો તેઓ તે ભાગને નકારી દેશે તેથી આ ટોલરન્સ પરિમાણ માં માન્ય તફાવત હંમેશા મદદરૂપ થાય છે તેવી જ રીતે ચાલો આપણે આ જોઈએ તે જરૂરી નથી કે તમારી પાસે હંમેશા હકારાત્મક બાજુ અથવા નકારાત્મક બાજુ પર વત્તા અથવા ઓછા 0 02 હોય કેટલીકવાર સકારાત્મક બાજુએ તે પ્રાધાન્ય આપવામાં આવે છે પરંતુ જ્યારે તમે વસ્તુઓ વગેરેમાં બંધબેસતા હોવ ત્યારે નકારાત્મક બાજુ પર નહીં જો તે તેના કરતા ઓછું હોય તો તે પદાર્થ ને પકડી શકશે નહીં તે ખૂબ જ ચુસ્ત પ્રકારની વસ્તુ હશે ઉપર કંઈપણ ઉદાહરણ તરીકે જો આ તેમાં ઓબ્જેક્ટ છે તો હું એક સિલિન્ડર મૂકવા માંગુ છું હવે જ્યારે હું આ પરિમાણોને માપવા જાઉં છું અથવા કદાચ આ એક વધુ યોગ્ય રીતે જો હું 25 01 ઉપરના કોઈપણ માટે 25 મી ઇચ્છું છું પરંતુ જો હું 25 1 ની નીચે જઈશ તો તે અહીં ક્યાંક હશે તેથી આ સિલિન્ડર તે ઓબ્જેક્ટ માં દાખલ કરી શકાતું નથી તેથી કેટલીકવાર આ નીચલા પરિમાણોને 0 જેવા સખત રીતે રાખવામાં આવે છે ઉપરોક્ત કંઈપણ સંપૂર્ણ રીતે બરાબર છે જો તે તે પ્રકારની ઓબ્જેક્ટ્સ છે તે જ વસ્તુ માટે જો આપણે સિલિન્ડર વિશે વાત કરી રહ્યા છીએ જે આ ઓબ્જેક્ટ માં ફીટ કરવાની રહેશે જો હું તે 25 મીમી સાથે જાઉં છું તો અહીં આ બરાબર છે પરંતુ ઉપર ની કોઈપણ વસ્તુ કદાચ તે 25 02 છે તો તે બોક્સની બહાર હશે તેથી અમે ખરેખર તેને ફિટ કરી શકતા નથી તે કિસ્સામાં આપણે જે કરીશું તે નીચલી બાજુ છે ઉપલા ભાગને પસંદ કરવું યોગ્ય નથી તેથી તેના આધારે તમારા વત્તા અને ઓછા ની ભિન્નતા હંમેશાં થઈ શકે છે અને આ ટોલરન્સ પરિમાણ માં માન્ય તફાવતને વ્યાપક રૂપે બે ભાગોમાં વહેંચવામાં આવે છે એક મર્યાદા ટોલરન્સ પરિમાણ માં માન્ય તફાવત જ્યાં આપણે પરિમાણો 2 45 બંને બતાવીએ છીએ તેવી જ રીતે મર્યાદા ટોલરન્સ પરિમાણ માં માન્ય તફાવત માટે મર્યાદાઓ ઉલ્લેખિત છે તે 1 4 થી 1 5 સુધી બદલાઈ શકે છે આ વ્યાસ 1 5 થી 1 75 અને તેથી વધુ વસ્તુઓમાં બદલાઈ શકે છે એ જ રીતે ખૂણામા 28 0 થી 28 4 ની આ પ્રકારની મર્યાદા ઓ જો આપણે બતાવી રહ્યા હોય તો તે મર્યાદા ટોલરન્સ પરિમાણ માં માન્ય તફાવત કહેવાય છે જો તે પ્લસ માઇનસ વત્તા અથવા ઓછા પ્રકાર ની ટોલરન્સ પરિમાણ માં માન્ય તફાવત છે તો આપણે તેને સામાન્ય રીતે 2 5 plus વત્તા અથવા 00 ઓછા 005 ઓછા ની દ્રષ્ટિએ બતાવીએ છીએ આ પ્રકારની વસ્તુ એક સામાન્ય પ્રથા જેને આપણે શીટ્સ દોરવા પર જોતા હોઈએ છીએ જેવું કંઈક 1 45 વત્તા અથવા ઓછા 05 00 છે વત્તા કંઈક 0 15 બાદ 0 10 આવી વસ્તુઓ ને પ્લસ માઇનસ ટોલરન્સ પરિમાણ માં માન્ય તફાવત કહેવામાં આવે છે તેથી એન્જિનિયરિંગ ડ્રોઈંગ વિશેની અમારી રજૂઆત નો સારાંશ આપવા માટે અમે પહેલા ડ્રોઇંગ્સ શીટ્સ ડ્રોઇંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ લેટરિંગ લેઆઉટ પરિમાણો પ્રત્યે પરિમાણ વિશે પ્રથમ છ વર્ગમાં સંપૂર્ણ રીતે જોયું હવે પછી ના વર્ગમાં આપણે કેવી રીતે રેખાઓ કર્વ દ્વિભાજક રેખાઓ દોરવી અને કેવી રીતે આ સાધનનો ઉપયોગ ભૌમિતિક વસ્તુઓ ના નિર્માણ માટે કરવો તે વિશે પેરાબોલા વર્તુળ હાયપરબોલા અને સાયક્લોઇડ જેવા અન્ય કર્વ જેવા સામાન્ય શંકુના ભાગો કેવી રીતે બનાવવી તે વિશે શીખીશું તેથી વર્ગ 7 મા અમે આ શંકુ વિભાગો અને ભૌમિતિક બાંધકામોને આવરી લઈએ છીએ ખુબ ખુબ આભાર